તેથી તમે અગાઉના 3 વ્યાખ્યાનોમાં જોયું છે કે આપણે ક્વોન્ટમ મિકેનિક્સ પ્રત્યે હેઇન્સબર્ગ ના અભિગમની ચર્ચા કરી છે તેમ છતાં આપણે કહી રહ્યા છીએ કે તે આ ક્વોંટીટીઝ જે તે લખે છે તે મેટ્રિક્સની દ્રષ્ટિએ છે જ્યારે તેણે આ કરિયું ત્યારે તે જાણતા ન હતા કે તે મેટ્રિક્સ સાથે કામ કરી રહ્યા હતા હકીકતમાં ભૌતિકશાસ્ત્ર દ્વારા કહેલાં મેટ્રિક્સ ગુણાકારના નિયમો દ્વારા તેમણે ફરીથી શોધ કરી જેમણે હેઇઝનબર્ગના પેપર ને વાંચેલા તેમને ખબર પડી ગઈ કે હેઝનબર્ગ જે ક્વોંટીટીઝ વિશે વાત કરી રહ્યા હતા અને બીજગણિત તે જે મેટ્રિક્સ બીજગણિતની વાત કરી રહ્યા હતા તે ખરેખર મેટ્રિક્સ બીજગણિતની ભાષા હતી અને બધું મેટ્રિક્સ સાથે કરવામાં આવતું હતું તેથી તેનો અર્થ થાય છે અને હકીકતમાં હેઇઝનબર્ગના ક્વોન્ટમ મિકેનિક્સનું મેટ્રિક્સ વર્સન વિકસાવવાનું સફળ બન્યું અને આના પર પ્રથમ પેપર જોર્ડન અને બોર્ન દ્વારા લખાયું હતું અને પછી જોર્ડન બોર્ન અને હેઇઝનબર્ગ દ્વારા વિકસિત કરાયું આ વ્યાખ્યાનમાં હું તમને જે આપવા જઈ રહ્યો છું તે ક્વોન્ટમ મિકેનિક્સ કરવાની આ પદ્ધતિનો ખૂબ ટૂંકો પરિચય છે તે હાર્મોનિક ઓસિલેટર જેવી ખૂબ સરળ સિસ્ટમ સિવાયની અન્ય સિસ્ટમ્સ માં લાગુ કરવામાં ખૂબ જટિલ બને છે અને તેથી સ્ક્રોડિન્ગરSchrödinger દ્વારા તરંગ મિકેનિક્સ આવ્યા પછી ક્વોન્ટમ મિકેનિક્સ એ ખરેખર ગણતરીના સાધન તરીકે લોકપ્રિયતા મેળવી હતી જે આવતા અઠવાડિયામાં આવરી લેવામાં આવશે પરંતુ તમને એક ટૂંકી રજૂઆત આપવા અને તે તરંગ મિકેનિક્સમાં પણ લેવામાં આવેલા રિલેસન્સ માટે નો ટોન સુયોજિત કરે છે તેથી આ કરવું જરૂરી છે તેથી જોર્ડન બોર્ન અને હેઇઝનબર્ગ તેઓએ એક સાથે વિચાર્યું કે xt એ સંખ્યાના કલેકસન Cnn α and nn α દ્વારા આપવામાં આવ્યું હતું અને તેનો ટાઈમ ડિપેનડન્સ કોએફિસિએંટ એ einn αt દ્વારા આપવામાં આવ્યો હતો અને તેથી અનુરૂપ વેલોસિટી બન્યું inn αCnn α einn αt અને તેથી વેલોસિટી માટેનો કોએફિસિએંટ inn αCnn α અને nn α જે સિસ્ટમ ટ્રાંઝીસન ફ્રિક્વન્સી ની સમાન હોવા જોઈએ આનો ઉપયોગ કરીને બોર્ન એ ક્વોન્ટમ કંડિસન ખૂબ સારી રીતે લખી હતી અને તે જ આપણે પહેલા કરવા જઇ રહ્યા છીએ તેથી બોર્ન એ મેટ્રિકસની દ્રષ્ટિએ ક્વોન્ટમ કંડિસન ને અભિવ્યક્ત કરી જે તેણે મેળવી હતી હકીકતમાં તે તેની કબર ના પત્થર પર કોતરવામાં આવ્યું છે અને ફોરમ પર પણ કદાચ હું તમને તે કબર ના પત્થરની તસવીર મોકલીશ તેથી હાઈસેનબર્ગે લખેલી કંડિસન ને આપણે કહીએ 2 m nαn|nαn|2 nn α|Cnn α |2h ચાલો આ થોડું ફરીથી લખીશું તેથી આ બને છે 2πm હું આને p અને x અથવા p અને q ની દ્રષ્ટિએ લખવા માંગું છું જ્યાં q સામાન્યીકૃત કોઓર્ડિનેટ છે તેથી હું આને nαnCnαn ના ગુણાકાર તરીકે લખીશ અને બીજુ એક કોમ્પ્લેક્ષ કોંજ્યુગેટ બનશે તેથી કોમ્પ્લેક્ષ કોંજ્યુગેટ n પ્લસ inn α Cnn α Cnn α ih છે ચાલો હું 2 ને બીજી બાજુ લઈ જાઉં અને લખો m યાદ કરો કે inαnCnαn એ vnαn છે અને બીજુ એક Cnα n તેથી હું લખું છુ Cnαn માઈનસ એ જ વસ્તુ જેથી મને મળે છે vnn αCnn α જે છે ihm વખત વેલોસિટી જે મોમેંટમ છે અને તેથી હું લખી શકું છું pnαn xnnα ppnn α xn αniℏ ચાલો હું નંબરોમાં ફેરબદલ કરું અને આ લખીશ xnnαpnαn - vnp આ vp એ pnn α xn αn છે જે iℏ બરાબર છે યાદ કરો કે હું ઉપર સરવાળો કરી રહ્યો છુ તેથી આ આખી ક્વોંટીટી મેટ્રિક્સ ગુણાકાર રુટ દ્વારા nn રજૂ કરે છે અને સમાન રીતે બીજી ક્વોંટીટી nn રજૂ કરે છે તેથી જ્યારે હું મેટ્રિક્સ ની દ્રષ્ટિએ આ લખું છું ત્યારે મને મળે છે n n ih અથવા બોહરે જે રીતે લખ્યું છે તે n n i અથવા h2πi આને સામાન્ય બનાવીએ જો હું x ને સામાન્ય કોઓર્ડિનેટ q અને અનુરૂપ સામાન્ય મોમેંટમ p દ્વારા બદલું અને અગાઉના વ્યાખ્યાનો માથી યાદ કરો મેં તમને કહ્યું છે કે p dEdq છે આપણને કંડિસન મળે છે n n ih તેથી p q q p નો ડાયગોનલ એલિમેંટ ih છે જે કોંસ્ટંટ છે ડાયગોનલ સિવાય ના એલિમેંટ વિશે શું ચાલો હું તમને ડાયગોનલ સિવાય ના એલિમેંટ માટે જવાબ આપીશ પછી આપણે તેને 0 ઠેરવશું તેનો અર્થ એ કે જો ડાયગોનલ તત્વો 0 હોય તો મેટ્રિક્સ કોંસ્ટંટ છે અને તેનો અર્થ એ છે કે હું ક્વોન્ટમ કંડિસન ને pq qp h2πiI લખી શકું છું કારણ કે આઇડેંટીટી મેટ્રિક્સની ડાયગોનલ સિવાય ની બધી લિમિટસ 0 છે હું આને એક ધારણા તરીકે વિચારી શકું છું અથવા જો હું px xp જોઉં છું અને તેનું d d t લઉં છું તો તે ddt બરાબર છે જે mxxmx2 mx2 mxx છે આ ૨ ટર્મ્સ રદ થાય છે અને મને મળે છે mxx mxx નોંધ લો કે ડાબી બાજુ હું ક્રમ લખવામાં ખૂબ કાળજી રાખું છું અને આ બીજું કઈ નહીં પણ fx xf છે જો ફોર્સ ફક્ત x પર નિર્ભર છે તો x વખત x એ x વખત x જેટલું જ છે તેથી આ 0 હોવું આવશ્યક છે અને આ સૂચવે છે px xp મેટ્રિક્સ એ કોંસ્ટંટ મેટ્રિક્સ છે અને તે મને તરત જ pq qp ના ડાયગોનલ સિવાય ના એલિમેંટસ આપે છે હું q ને 0 લખવાની સ્વતંત્રતા લઈ રહ્યો છું અને આ કંડિસન તરફ દોરી જાય છે આ તે સમીકરણ છે જે મેક્સ બોર્નના કબરના પત્થર પર લખાયેલું છે તેથી તે પ્રથમ સમીકરણ હતું આ રીતે મેટ્રિકસની દ્રષ્ટિએ ક્વોન્ટમ કંડિસન રજૂ કરાઈ છે ક્વોન્ટમ કંડિસનનું એક પરિણામ જે p q q p iI છે તે એ છે કે p અથવા q અથવા અન્ય કોઈ વેરિએબલ રજૂ કરતા તમામ મેટ્રિક્સ ઇંફાઇનાઇટ ડાઈમેંસન મેટ્રિક્સ છે અને તે અનુભૂતિ દ્વારા જોવામાં આવે છે કે જો હું ક્વોન્ટમ કંડિસનની 2 બાજુઓનો ટ્રેસ લઉં છું જેનો અર્થ થાય છે હું તમામ ડાયગોનલ એલિમેંટસ નો સરવાળો કરું છું તે આવા પ્રકારની પ્રોડક્ટ માટે 0 માનવામાં આવે છે કારણ કે ટ્રેસ એ મેટ્રિક્સ ના ગુણાકારના ક્રમ ઉપર આધારિત નથી બીજી બાજુએ જો હું જમણી બાજુએ જોઉં છું h ક્રોસ ઓવર i તેનો ટ્રેસ લો જે in1 છે જે ઇંફાઇનાઇટ મળશે તેથી ડાબી બાજુ 0 છે જમણી બાજુ ઇંફાઇનાઇટ છે અને તે સાચું ના હોય શકે જો p અને q ઇંફાઇનાઇટ ડાયમેંસ્નલ ના હોય કારણ કે પરિણામ જે કહે છે કે ટ્રેસ ક્રમ પર આધારીત નથી તે માત્ર ફાઇનાઇટ મેટ્રિક્સ માટે સાચું છે અને ઇંફાઇનાઇટ મેટ્રિક્સ માટે નથી તેથી ક્વોન્ટમ મિકેનિક્સમાં મેટ્રિક્સ દ્વારા રજૂ થયેલ તમામ ક્વોંટીટીઝ ની રજૂઆત એક ઇંફાઇનાઇટ ડાયમેંસ્નલ મેટ્રિક્સ છે મોસન નું સમીકરણ પણ મેટ્રિક્સ ની દ્રષ્ટિએ લખાયેલું છે અને આ સમીકરણ મોસન ના ક્લાસિકલ સમીકરણ ની સમાન જ છે હકીકતમાં ક્લાસિકલ સમીકરણો તે સ્વરૂપમાં લખાયેલા છે જે હેમિલ્ટોનીયન ડાયનામિક્સ તરીકે ઓળખાય છે અને જો હું તે લખું છું જે મને આ કોર્સના ક્ષેત્રની બહાર લઈ જશે અને તેથી હું તેના પર ધ્યાન આપીશ નહીં અને તમે મોસન નું સમીકરણ લખો અને પછી તે દ્વારા તમે તમારા સમીકરણો કરવાનું શરૂ કરો જે પહેલાં કર્યું હતું પરંતુ મારે શું દર્શાવવું જોઈએ કે મેટ્રિક્સ એલિમેંટસ ને હલ કરવું અને હવે જેને આપણે મેટ્રિક્સ મિકેનિક્સ કહીએ છીએ તે સમયે તેની વાત કરવી તે ખૂબ જ મુશ્કેલ કામ હતું હકીકતમાં હાઇડ્રોજન અણુની સમસ્યા કદાચ કેટલાક કંસર્વેસન સિદ્ધાંતોનો ઉપયોગ કરીને હલ કરવામાં આવી હતી પરંતુ તે ખૂબ આગળ વધી ન હતી તે ખૂબ જટિલ બની ગયું હતું અને તેથી ક્વોન્ટમ મિકેનિક્સના સરળ ઉપયોગ ને તરંગ મિકેનિક્સના વિકાસની રાહ જોવી પડી જે આગળના વ્યાખ્યાનમાં આવરી લેવામાં આવશે તેથી આ મેટ્રિક્સ મિકેનિક્સનો ટૂંકો પરિચય છે અને આ અઠવાડિયુ મેટ્રિક્સ મિકેનિક્સની દ્રષ્ટિએ ક્વોન્ટમ મિકેનિક્સના ઔપચારિક વિકાસ માટે આપવામાં આવ્યું છે અને આપણે અહીં આને રોકીએ છીએ અને પછીના અઠવાડિયા થી આપણે તરંગ મિકેનિક્સ પર પ્રારંભ કરીએ છીએ